ચાલો સંપૂર્ણ વિકસિત પ્રણાલીમાં સ્થાનિક તાપમાન અને મિશ્રણ કપ તાપમાન વચ્ચેના સંબંધને શોધીએ સ્થાનિક તાપમાનના અક્ષીય પ્રચલનો અને મિશ્રણ કપના તાપમાન વચ્ચેનો સંબંધ ઉપરના સ્નેપશોટમાં બતાવ્યા પ્રમાણે છે ચાલો પેહલા અચળ પ્રવાહની સ્થિતિના કિસ્સા પર વિચાર કરીએ અગાઉના લેકચરમાં મેળવવામાં આવેલા મિશ્રણ કપ વેગ અને તાપમાન ઉપરના સ્નેપશોટમાં બતાવ્યા પ્રમાણે છે ન્યુટનના ગલનના નિયમ Newton's law of cooling પ્રમાણે અચળ પ્રવાહની સ્થિતિમાં દિવાલના તાપમાનનું અક્ષીય પ્રચલન મિશ્રણ કપ તાપમાનના અક્ષીય પ્રચલનની બરાબર છે ઉપરનો સ્નેપશોટ જુઓ અક્ષીય દિશામાં સ્થાનિક તાપમાન પ્રચલન અને દિવાલ મિશ્રણ કપ તાપમાન પ્રચલન વચ્ચેના સંબંધમાં આ સમાનતાનો ઉપયોગ એ હકીકત તરફ દોરી જાય છે કે બાહ્યસપાટીની અચળ પ્રવાહની સ્થિતિ હેઠળ સ્થાનિક અક્ષીય તાપમાન પ્રચલન એ દિવાલના તાપમાન પ્રચલન અને મિશ્રણ કપ તાપમાન પ્રચલનોની સમાન છે આ એક મહત્વપૂર્ણ સમજ છે નોંધ કરો કે દિવાલનું તાપમાન પ્રચલન ઇન્ફ્રારેડ કેમેરાનો ઉપયોગ કરીને માપી શકાય છે પૂર્ણ વિકસિત પ્રણાલીમાં આપણે અત્યાર સુધીમાં મેળવેલી બે મહત્વપૂર્ણ સમજ એ છે h અચળ છે અને સ્થાનિક અક્ષીય તાપમાન પ્રચલનો અને દિવાલ અને મિશ્રણ કપના તાપમાનો સમાન છે પ્રાયોગિક દૃષ્ટિકોણથી આ બંને સમજનું ઘણું મહત્વ છે શરૂઆતનો વિસ્તાર સામાન્ય રીતે ખૂબ જ નાનો હોવાથી દિવાલનું તાપમાન માપવું એ નળીની અંદરના તરલના તાપમાન પ્રચલનને સીધી રીતે પ્રતિબિંબિત કરે છે આગળ ચાલો અચળ તાપમાનના કિસ્સાને ધ્યાનમાં લઈએ જે dTs dx 0 છે એવું સૂચવે છે સ્થાનિક તાપમાન અને મિશ્રણ કપ તાપમાન વચ્ચેનો સંબંધ ઉપરના સ્નેપશોટમાં બતાવ્યા પ્રમાણે છે નોંધ લો કે મિશ્રણ કપનું તાપમાન અક્ષીય સ્થિતિનું વિધેય હોઈ શકે છે શું આપણે કપના મિશ્રણનું તાપમાન શોધી શકીએ ચાલો મિશ્રણ કપ તાપમાનનો અંદાજ કાઢવા માટે ઊર્જા સંતુલન લખીએ ઉપરની સ્નેપશોટમાં બતાવ્યા પ્રમાણે નળીની લંબાઈ સાથે કોઈપણ સ્થાને એક નાનું તત્વ ધ્યાનમાં લો જેમાં માટે ઊર્જા સંતુલન લખી શકાય છે નોંધ કરો કે અંદર આવતી અને બહાર જતી ઉષ્માને મિશ્રણ કપ ના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરવામાં આવે તો તે ત્રિજ્યાવર્તી દિશામાં આંશિક તાપમાન ને પ્રતિબિંબિત કરે છે અને વક્ર સપાટી દ્વારા ગુમાવેલી ઉષ્મા dqconv દ્વારા આપવામાં આવે છે તાપમાન અચળ રાખવામા આવેલ હોવાથી વક્ર સપાટી પરથી થયેલ ઉષ્મા વિનિમયનો દર ઉપરના સ્નેપશોટમાં બતાવ્યા પ્રમાણે ઉષ્મા વિનિમયનો પ્રવાહ અને વક્ર સપાટીના ક્ષેત્રફળ સાથે સંબંધિત કરી શકાય છે નોંધ કરો કે આ ઉષ્માવહન માં કરેલ સરેરાશ પ્રક્રિયા જેવું જ છે સંપૂર્ણ ઊર્જા સંતુલનનું ત્રિજ્યાવર્તી દિશામાં સંકલન કરી મિશ્રણ કપના તાપમાન પર સંતુલન મેળવી શકાય છે બાહ્ય સપાટી દ્વારા ગુમાવેલી ઉષ્માના દરને મૂકતાં ઊર્જા સંતુલન ઉપરના સ્નેપશોટમાં બતાવ્યા પ્રમાણે વિકલન સ્વરૂપમાં ઉતરી આવે છે ન્યુટનના ગલનના નિયમનો ઉપયોગ કરીને ઉપરના સ્નેપશોટમાં બતાવ્યા પ્રમાણે બે કિસ્સાઓ જેમ કે અચળ પ્રવાહ અને અચળ તાપમાનને સ્થાનિક તાપમાન સાથે સંબંધિત કરવા માટે પ્રવાહમાં સમાવિષ્ટ કરી શકાય છે પેહલા અચળ દિવાલ પ્રવાહના કિસ્સાને ધ્યાનમાં લો Tm નું અક્ષીય પ્રચલન અચળ છે તેમજ સંપૂર્ણ વિકસિત પ્રણાલીમાં સ્થાનિક અને દિવાલના તાપમાનના અક્ષીય પ્રચલનો જેટલું હોય છે પ્રોફાઇલ ઉપરના સ્નેપશોટમાં ચિત્રમાં બતાવ્યા પ્રમાણે છે અચળ તાપમાનના કિસ્સામાં મિશ્રણ કપ તાપમાન તારવતું નમૂના સમીકરણ એ ઉપરના સ્નેપશોટમાંનું છેલ્લું સમીકરણ છે સ્પષ્ટપણે Tm એ સ્થાનિક ઉષ્મા પરિવહનાંક નું વિધેય હશે અને તે સ્થાનનું ઘાતક વિધેય હશે નોંધ લો કે તાપમાનના સંપૂર્ણ પ્રોફાઇલને હલ કર્યા વિના ઉષ્મા પરિવહનાંકની પ્રકૃતિ વિશેની કેટલીક સમજ બાહ્ય સપાટીના તાપમાન જેવી કેટલીક અવલોકનક્ષમ રાશિઓની પ્રકૃતિનું તારણ મેળવી શકાય છે